આ વ્યાખ્યાનમાં અમે ઔદ્યોગિક ઇન્ટરનેટ સિસ્ટમ્સની કેટલીક મૂળભૂત બાબતોમાંથી પસાર થઈશું તેથી ઔદ્યોગિક ઈન્ટરનેટ સિસ્ટમ્સ એક એવી વસ્તુ છે જે તાજેતરના વર્ષોમાં ઔદ્યોગિક IoT સાથે ખૂબ જ લોકપ્રિય બની છે તેથી મૂળભૂત રીતે આ બે પ્રયાસો પ્રકૃતિમાં તદ્દન સમાન હોવા છતાં તેમનું મૂળ થોડું અલગ છે તેથી ઔદ્યોગિક ઇન્ટરનેટ મૂળ મૂળભૂત રીતે ડિજિટલ ઔદ્યોગિક કંપની જનરલ ઇલેક્ટ્રિક સાથે જોડાયેલું છે જેણે આ શબ્દ ઔદ્યોગિક ઇન્ટરનેટ બનાવ્યો હતો અને તે ઔદ્યોગિક IoT જેવું નથી કે જેની આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી પરંતુ સામાન્ય રીતે ઉદ્યોગોમાં લોકો દ્વારા એકબીજાના બદલે વાપરવામાં આવે છે તેથી જનરલ ઈલેક્ટ્રીકએ કેટલાક અન્ય સભ્યો સાથે મળીને ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેટ કન્સોર્ટિયમ IIC ની સ્થાપના કરી અને આ કન્સોર્ટિયમ એ બોડી છે જે મોટાભાગે ભવિષ્ય માટે આ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેટને આકાર આપવા માટે મુખ્ય ખેલાડી છે નવીનતાના ત્રણ તરંગો છે જે ઔદ્યોગિક સ્તરે પસાર થયા છે પ્રથમ તરંગ ઔદ્યોગિક ક્રાંતિની હતી બીજી તરંગ ઇન્ટરનેટ ક્રાંતિની હતી અને ત્રીજી તરંગ ઉદ્યોગોમાં આ ઔદ્યોગિક ઈન્ટરનેટ છે અને આ કંપની જનરલ ઈલેક્ટ્રીક મુજબ છે આ રીતે તેઓએ છેલ્લા મોટી સંખ્યામાં વર્ષોથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ક્રાંતિની કલ્પના કરી છે જેમાંથી ઉદ્યોગો પસાર થયા છે આ મૂળભૂત રીતે અહીં સચિત્ર રીતે દર્શાવવામાં આવ્યા છે તરંગ એક ઔદ્યોગિક ક્રાંતિ હતી તરંગ બે ઇન્ટરનેટ ક્રાંતિ છે અને તરંગ ત્રણ ઔદ્યોગિક ઇન્ટરનેટ છે તેથી ઔદ્યોગિક ક્રાંતિ 150 કરતાં વધુ વર્ષ પહેલાં થઈ હતી 1970માં તે શરૂ થઈ હતી અને 1900ની શરૂઆતમાં સમાપ્ત થઈ હતી તેથી તે ઔદ્યોગિક ક્રાંતિ હતી તેમાં બે તબક્કા હતા પ્રથમ તબક્કો વ્યાપારીકરણ અને સ્ટીમ એન્જિનનું મોટા પાયે ઉત્પાદન હતું તેથી તે પ્રથમ તબક્કો હતો અને તે 18મી સદીના મધ્યમાં શરૂ થયો હતો બીજા તબક્કામાં મૂળભૂત રીતે 1870 માં શરૂ થયું અને IC એન્જિન આંતરિક કમ્બશન એન્જિન અને વીજળીની શોધ સાથે તેથી IC એન્જિનની શોધની શરૂઆતથી મૂળભૂત રીતે પરિવહન ક્ષેત્રે ઘણો વિકાસ થયો તેથી મૂળભૂત રીતે આ તમામ વિવિધ એન્જિનો પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન જે આ વિવિધ વાહનો વાપરે છે તે આ IC એન્જિનોની શોધનું પરિણામ છે વીજળી પણ વિવિધ પ્રકારની પ્રગતિ લાવે છે વિવિધ પ્રકારના સંદેશાવ્યવહાર વિવિધ લોકો વચ્ચેના સંચાર વિવિધ મશીનો વચ્ચે અને મશીન અને લોકો વચ્ચેના સંચારની દ્રષ્ટિએ પ્રગતિ તેથી આ બધી જુદી જુદી વસ્તુઓ વીજળીના આગમનની મદદથી શક્ય બની છે ઔદ્યોગિક ક્રાંતિની ખામીઓ એ હતી કે ઔદ્યોગિક ક્રાંતિ એ અર્થતંત્રના વિકાસમાં સમાજના વિકાસમાં નોંધપાત્ર છલાંગ હોવા છતાં અને તેથી વિવિધ નકારાત્મક પાસાઓ હતા નકારાત્મક પાસાઓ ઉદાહરણ તરીકે ઔદ્યોગિકીકરણમાં વધારો સમાજમાં નકામા ઉત્પાદનોની માત્રામાં વધારો થયો છે અને તેની પર્યાવરણ પર ઘણી પ્રતિકૂળ અસરો છે ઔદ્યોગિક ક્રાંતિની બીજી પ્રતિકૂળ અથવા નકારાત્મક અસર કામદારોના ખરાબ કામના વાતાવરણમાં વધારો હતો ત્રીજું બિનકાર્યક્ષમતા છે તેથી આ ઔદ્યોગિક ક્રાંતિની વિવિધ ખામીઓ છે ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ટરનેટ ક્રાંતિ દ્વારા અનુસરવામાં આવી હતી જે 1950 ના દાયકાની આસપાસ શરૂ થઈ હતી અને 50 થી વધુ વર્ષો સુધી ચાલુ રહી હતી આમ તો આ ઈન્ટરનેટ ક્રાંતિની શરૂઆત સરકાર દ્વારા પ્રાયોજિત પ્રોજેકટથી વિવિધ કોમ્પ્યુટરોનું નેટવર્ક બનાવવા માટે થઈ હતી પરંતુ શરૂઆતના દિવસોમાં કોમ્પ્યુટર્સ કદમાં ખૂબ મોટા હતા આ કોમ્પ્યુટરો પોર્ટેબલ નહોતા તેથી આ સરકાર પ્રાયોજિત પ્રોજેક્ટ એ ખ્યાલને સાબિત કરવા સક્ષમ છે કે એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર પર ડેટા મોકલવાનું શક્ય છે હવે પ્રશ્ન એ છે કે આપણે તેનો ઉપયોગ ઉદ્યોગોમાં ઉત્પાદકતા વધારવા માટે કેવી રીતે કરી શકીએ તેથી મૂળભૂત રીતે આપણે જે વિચારીએ છીએ તેનો અર્થ એ છે કે જે બન્યું છે તે ઉદ્યોગોમાં આ વિવિધ મશીનરીઓ વિવિધ કમ્પ્યુટર્સ સાથે જોડાયેલ હશે અને આ કનેક્ટિવિટી દ્વારા આ મશીનોની સ્થિતિનું વધુ કાર્યક્ષમ રીતે નિરીક્ષણ કરવું શક્ય બનશે પહેલાં તેથી આ કોમ્પ્યુટર નેટવર્કનો ખ્યાલ સાબિત થયો પછી વર્લ્ડ વાઈડ વેબનો ઉદભવ થયો અને હવે આપણે જોઈ શકીએ છીએ કે વર્લ્ડ વાઈડ વેબ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ સમાજમાં દરેક વ્યક્તિ દ્વારા લોકપ્રિય રીતે કરવામાં આવે છે અને ખાસ કરીને તમામ ઉદ્યોગોમાં ઈન્ટરનેટનો પુષ્કળ ઉપયોગ કરો અને વર્લ્ડ વાઈડ વેબનો ઘણો ઉપયોગ કરો વગેરે તેથી વર્ષોથી કોમ્પ્યુટિંગ ક્ષમતામાં પણ વધારો થયો છે અમારી પાસે નાના કદના કમ્પ્યુટર્સ છે જે ઘણા દાયકાઓ પહેલાના કમ્પ્યુટર્સ જેવી જ શક્તિ ધરાવે છે આ કોમ્પ્યુટીંગ ક્ષમતા વધી છે અને આ કોમ્પ્યુટરો પણ પોર્ટેબલ બની ગયા છે તેથી આ પોર્ટેબિલિટીને કારણે ઇન્ટરનેટ પણ ખૂબ લોકપ્રિય બન્યું છે હવે દરેક વ્યક્તિ પાસે કમ્પ્યુટર છે આ કમ્પ્યુટર્સ ઘણા દાયકાઓ પહેલા અસ્તિત્વમાં હતા તેના કરતા ખૂબ જ ઉચ્ચ પ્રદર્શન કરે છે અને તે પણ કારણ કે આ પોર્ટેબલ છે કારણ કે હવે તે પોર્ટેબલ અને સસ્તું પણ શક્ય છે કમ્પ્યુટર્સ ખૂબ સસ્તા છે તેથી તેથી જ ઇન્ટરનેટ પણ ખૂબ લોકપ્રિય બન્યું અને વર્લ્ડ વાઇડ વેબના ઉદભવ સાથે વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓની કાર્યક્ષમતા સુધારવા માટે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉપયોગ માટે વિવિધ ઇન્ટરનેટ આધારિત અથવા વેબ આધારિત એપ્લિકેશનો વિકસાવવામાં આવી છે ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર નેટવર્ક વગેરેના આગમન સાથે હવે મોટા ભૌગોલિક અંતર પર ઝડપથી માહિતીની આપ લે કરવી શક્ય છે અને તે પહેલા શક્ય ન હતું તેથી હવે શક્ય છે કે વિવિધ ઉદ્યોગો એકબીજા સાથે જોડાયેલા હશે અને તેઓ ભૌગોલિક રીતે સહ સ્થિત ન પણ હોય તેઓ ભૌગોલિક રીતે દૂર હોઈ શકે છે પરંતુ તેમ છતાં તેઓ એકબીજા સાથે વાત કરી શકશે પછી ઔદ્યોગિક ઈન્ટરનેટ આવ્યું અને આ આ નવી ક્રાંતિ છે જેમાંથી વિશ્વ હાલમાં પસાર થઈ રહ્યું છે ઔદ્યોગિક ઈન્ટરનેટ ક્રાંતિ જે ઈન્ટરનેટ આધારિત ટેક્નોલોજીને ઈન્ટરનેટ સાથે ઈન્ડસ્ટ્રીઝના એકીકરણ વિશે છે તેથી હાલમાં આપણે ત્રીજા તરંગ અથવા ઔદ્યોગિક ઇન્ટરનેટ તરંગ હેઠળ છીએ અને તે હજી તેની ટોચ પર પહોંચી નથી GE અનુસાર ઔદ્યોગિક ઈન્ટરનેટને વૈશ્વિક ઔદ્યોગિક પ્રણાલીના સંગઠન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જેમાં ઓછી કિંમતની સંવેદના ઈન્ટરનેટ દ્વારા ઈન્ટરકનેક્ટિવિટી અને ઉચ્ચ સ્તરીય કમ્પ્યુટિંગ અને એનાલિટિક્સ છે તેથી તમે અહીં જોઈ શકો છો કે આપણે સેન્સિંગ ઇન્ટરકનેક્ટિવિટી વિશે વાત કરી રહ્યા છીએ અને અમે કમ્પ્યુટિંગ અને એનાલિટિક્સ વિશે વાત કરી રહ્યા છીએ ઔદ્યોગિક ઈન્ટરનેટના વિકાસ અને સમાવેશમાં આ ત્રણ અલગ અલગ આધારસ્તંભો છે તેથી ઔદ્યોગિક ઈન્ટરનેટમાં ત્રણ મુખ્ય ઘટકો છે પ્રથમ તે છે બુદ્ધિશાળી મશીનો તેથી તેમાં વિવિધ કમ્પ્યુટીંગ તત્વોની રજૂઆત અથવા એકીકરણ સાથે મશીનોને વધુ બુદ્ધિશાળી બનાવવામાં આવ્યા છે બીજું મુખ્ય તત્વ એડવાન્સ એનાલિટિક્સ છે અને ત્રીજું એ છે કે અમારી પાસે કામ પર લોકો છે આ ત્રણ મુખ્ય તત્વો બુદ્ધિશાળી મશીનો છે જે વિવિધ ઉપકરણો અને વિવિધ મશીનોને કનેક્ટ કરવામાં મદદ કરે છે જે સહ સ્થિત ન હોઈ શકે તેવા ઉપકરણોને સેન્સર એક્ટ્યુએટર્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને અન્ય અદ્યતન IT હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને અદ્યતન એનાલિટિક્સ અમે અહીં વિશાળ માત્રામાં ડેટાને હેન્ડલ કરવા વિશે વાત કરી રહ્યા છીએ જે આ વિવિધ ઉપકરણોમાંથી જનરેટ કરવામાં આવે છે તે અદ્યતન આગાહી અલ્ગોરિધમ્સમાં ડેટા ઇનપુટ કરવામાં આવે છે જે પ્રસ્તાવિત કરવામાં આવે છે અને આમાંના ઘણા અલ્ગોરિધમ્સ તેમનો આધાર ધરાવે છે તેમનું મૂળ અદ્યતન આંકડાઓમાં છે અદ્યતન મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિમત્તામાં કામ પરના લોકો હવે શક્ય છે કે દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા હોય એકબીજા સાથે જોડાયેલા હોય તેથી આ જુદા જુદા લોકો હવે ક્યાં છે તેના સ્થાનને ધ્યાનમાં લીધા વિના શક્ય છે કે આ જુદા જુદા લોકો તેઓ મશીનો પર દેખરેખ રાખી શકે છે જે કદાચ સ્થિત ન હોય તેઓ ક્યાં હોય પરંતુ તે દૂર સ્થિત હોય અને તે હવે શક્ય છે લોકો ઉદ્યોગોને વધુ સુગમતા અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા માટે મશીનોની સ્થિતિ પર નજર રાખે છે તેથી આ ત્રણ અલગ અલગ મુખ્ય ઘટકો છે બુદ્ધિશાળી મશીનો વિવિધ પ્રકારના મશીનો વિવિધ સ્થળોએ સ્થિત છે અને તેઓ એકબીજા સાથે જોડાયેલા છે આ મશીનોને અદ્યતન સેન્સર્સ અને એક્ટ્યુએટરનો ઉપયોગ કરીને મોનિટર કરી શકાય છે અને તેથી એકંદરે દરેક વસ્તુ વિવિધ સોફ્ટવેર અને હાર્ડવેર તત્વોનો ઉપયોગ કરીને જોડાયેલ છે એડવાન્સ્ડ એનાલિટિક્સ વિવિધ પ્રકારની મશીનો અને સેન્સરમાંથી જનરેટ કરવામાં આવતો વિશાળ ડેટા આ ડેટાનું એડવાન્સ સ્ટેટિસ્ટિકલ મશીન લર્નિંગ અને AI ટેકનિકની મદદથી અલગ અલગ આગાહીઓ કરવા માટે વિશ્લેષણ કરી શકાય છે અને આ અનુમાનો સાથે મૂળભૂત રીતે તે હવે શક્ય છે ઈન્ટેલિજન્ટ મશીનો ઓટોમેટેડ હોવા માટે અને ઓટોમેશન અને ઈન્ટેલિજન્ટ મશીનોના આ યુગમાં અમે વાત કરી રહ્યા છીએ કે જ્યાં અદ્યતન એનાલિટિક્સ મોટી ભૂમિકા ભજવી શકે છે કામ પર લોકો તેથી હવે તે વિવિધ સહયોગી પ્લેટફોર્મ્સ દ્વારા શક્ય છે જેમ કે વેબ અને મોબાઇલ ઇન્ટરફેસ વિવિધ લોકો તેઓ એકબીજા સાથે વાત કરી શકશે તેઓ એકબીજા સાથે જોડાયેલા રહી શકશે અને તેઓ વિશ્વમાં ક્યાં પણ સ્થિત છે તે ધ્યાનમાં લીધા વગર તમે એકબીજાને કનેક્ટ કરી શકો છો તેથી મૂળભૂત રીતે ડૉક્ટર હવે તેમના દર્દીઓ સાથે વર્ચ્યુઅલ રીતે સંપર્ક કરી શકે છે એક કાર્યકર ગમે ત્યાંથી મશીનને નિયંત્રિત કરી શકે છે અને આ સિસ્ટમને વધુ બુદ્ધિશાળી બનાવે છે અને આ ટેક્નોલોજી ઔદ્યોગિક ઈન્ટરનેટના ઉપયોગથી વિવિધ મશીનોને વધુ સરળતાથી જાળવવા અને ચલાવવાનું શક્ય બને છે અને એકંદર કાર્યસ્થળને સુધારવું પણ શક્ય છે આ વિવિધ ઉદ્યોગો દ્વારા આપવામાં આવતી સેવાઓની સલામતી અને ગુણવત્તા ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેટ કોમર્શિયલ એવિએશન રેલ ટ્રાન્સપોર્ટેશન પાવર પ્રોડક્શન ઓઈલ અને ગેસ સેક્ટર અને હેલ્થકેરની વિવિધ એપ્લિકેશનો ઔદ્યોગિક ઈન્ટરનેટની આ કેટલીક વિવિધ એપ્લિકેશનો છે અમે તે વિશે વાત કરી રહ્યા છીએ જે તમે મશીનોમાંથી અહીં જોઈ શકો છો તેથી અમે મશીનો પછી સુવિધાઓ કાફલો અને નેટવર્ક વિશે વાત કરી રહ્યા છીએ તેથી અને ધીમે ધીમે તમે અહીં જોઈ શકો છો કે આપણે નિયમિત બુદ્ધિશાળી મશીનોથી બુદ્ધિશાળી સિસ્ટમ્સથી આખરે બુદ્ધિશાળી નિર્ણય લેવાની સિસ્ટમ તરફ વિશ્વમાં આગળ વધી રહ્યા છીએ તેથી આ તે છે જે અને કેવી રીતે આપણે ધીમે ધીમે આપણી જાતને બદલી રહ્યા છીએ તેથી એકંદરે આ મશીનોની સુવિધાઓના કાફલા અને નેટવર્કને અનુરૂપ અમે વિવિધ સ્તરે ઑપ્ટિમાઇઝ કરવા જઈ રહ્યા છીએ અમારી પાસે એસેટ ઑપ્ટિમાઇઝેશન સુવિધા ઑપ્ટિમાઇઝેશન ફ્લીટ ઑપ્ટિમાઇઝેશન અને નેટવર્ક ઑપ્ટિમાઇઝેશન હશે અને આ એકંદરે ઔદ્યોગિક ઇન્ટરનેટના ઉપયોગના વિવિધ ફાયદા છે ઔદ્યોગિક પરિસ્થિતિઓ ઔદ્યોગિક પ્રક્રિયાઓ મશીનરી દેખરેખ અને એકંદર કામ કરવાની સ્થિતિ આ વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા વિવિધ લોકોની સલામતી સુધારવા માટે વાણિજ્યિક ઉડ્ડયનની દ્રષ્ટિએ ઔદ્યોગિક ઈન્ટરનેટ એરલાઈન કામગીરી અને એસેટ મેનેજમેન્ટ બંનેમાં સુધારો કરીને વાણિજ્યિક ઉડ્ડયન ઉદ્યોગોને ફાયદો થયો છે હવે એરલાઇન કામગીરીના સંદર્ભમાં ઔદ્યોગિક ઇન્ટરનેટની મદદથી એકંદર ઇંધણનો વપરાશ ઘટાડવા ક્રૂને અસરકારક રીતે સંચાલિત કરવા ફ્લાઇટ્સનું અસરકારક રીતે શેડ્યૂલ કરવા વિલંબ ઘટાડવા અને વિવિધ ફ્લાઇટ રદ કરવા હવે શક્ય છે એસેટ મેનેજમેન્ટના સંદર્ભમાં હવે વિવિધ મશીનોના એન્જિન અને અન્ય ભાગોને યોગ્ય રીતે જાળવવા માટે વિવિધ મશીનોનું સમયસર સમારકામ શક્ય છે રેલ પરિવહન હવે ઔદ્યોગિક ઇન્ટરનેટના આગમન સાથે શક્ય બન્યું છે જેમાં રીઅલ ટાઇમ એનાલિટિક્સ અને અનુમાનિત અલ્ગોરિધમનો ઉપયોગ થાય છે અને આ એકંદર જાળવણી ખર્ચ ઘટાડવામાં અને મશીનરીના વિવિધ ભાગો જેમ કે એન્જિનના વિભિન્ન ભંગાણને રોકવામાં મદદ કરશે સૉફ્ટવેરની ઉપલબ્ધતા ઑપરેટરોને સમગ્ર સિસ્ટમની વાસ્તવિક સમયની ઝાંખી પ્રદાન કરવામાં પણ મદદ કરે છે તેથી સૉફ્ટવેરમાં સૉફ્ટવેરની મદદથી મૂળભૂત રીતે વિવિધ મશીનરીની સ્થિતિને વાસ્તવિક સમયમાં સતત મોનિટર કરવા માટે વિકસાવી શકાય છે તેથી ઉદાહરણ તરીકે રેલ ઓપરેટર ટ્રેનો અને તેની સ્થિતિઓનું જાળવણી કરી શકે છે અને તેનું નિરીક્ષણ કરી શકે છે અને શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકે છે હવે વિવિધ ઑપ્ટિમાઇઝેશન તકનીકોના ઉપયોગ સાથે શ્રેષ્ઠ ટ્રેન શેડ્યુલિંગ પણ શક્ય છે પાવર સેક્ટરમાં વીજ ઉત્પાદન તેમજ પાવર આઉટેજ એ એક મોટી સમસ્યા છે અને ક્યાંક જ્યાં પાવર કેબલ લગાવવામાં આવ્યા હોય તેવી સમસ્યાને કારણે પાવર લાઇન તૂટી શકે છે તેથી પાવર લાઇન ક્યાં તૂટેલી છે અથવા સાધન ક્યાં નીચે ગયું છે તે બિંદુને શોધવાનું હવે મહત્વનું છે તેથી ઔદ્યોગિક ઇન્ટરનેટની મદદથી બધું ઇન્ટરનેટથી કનેક્ટ થશે અને તેથી જ્યાં પણ આ ડેટાને સુલભ બનાવી શકાય ત્યાં રીઅલ ટાઇમમાં સ્ટેટસ અપડેટ્સ અને પરફોર્મન્સ સંબંધિત ડેટા મેળવવાનું શક્ય છે તેથી જો તે ઇન્ટરનેટ દ્વારા છે તો પછી ડેટા વિશ્વમાં ગમે ત્યાંથી ઍક્સેસ કરી શકાય છે આવનારા ડેટાનું પૃથ્થકરણ સંભવિત સમસ્યાઓને લગતી નવી આંતરદૃષ્ટિ પ્રદાન કરશે જે ઔદ્યોગિક ઇન્ટરનેટના તેમના વિકલ્પ સાથે રિપેરિંગ પહેલાં ફિલ્ડ ઇન્સ્પેક્શનના ભાવિ ખર્ચમાં પણ આવી શકે છે તેલ અને ગેસ ક્ષેત્રમાં ઔદ્યોગિક ઈન્ટરનેટનો ઉપયોગ ઈંધણનો વપરાશ ઘટાડવા ઉત્પાદકતા વધારવા અને ખર્ચ ઘટાડવા માટે થઈ શકે છે તેથી સ્ટેટિસ્ટિક્સ મશીન લર્નિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી અલગ અલગ અનુમાનિત એનાલિટિક્સ જેમ કે મેં પહેલા કહ્યું તેમ વિવિધ ઉપકરણોમાંથી આવનારા ડેટાનું પૃથ્થકરણ કરવા અને ભૂગર્ભ જળાશયની વર્તણૂકની સમજને સુધારવામાં મદદ કરવા માટે ઉપયોગ કરી શકાય છે હેલ્થકેર ડોમેનમાં ઔદ્યોગિક ઈન્ટરનેટ સુરક્ષિત અને કાર્યક્ષમ કામગીરી માહિતીની ઉપલબ્ધતા અને વિવિધ ડોકટરોની પ્રતિષ્ઠા વિવિધ દવાઓના સ્ટોકની ઉપલબ્ધતા વિવિધ આરોગ્યસંભાળ મશીનરીની ઉપલબ્ધતા અને આરોગ્યસંભાળ નિદાન પ્લેટફોર્મ દર્દીઓને યોગ્ય ડૉક્ટરની યોગ્ય સુવિધાની યોગ્ય હોસ્પિટલની પસંદગી કરવામાં મદદ કરી શકે છે અને વાસ્તવિક સમયમાં તેથી હેલ્થકેર સેન્ટરમાં ઔદ્યોગિક ઈન્ટરનેટ ક્રાંતિ ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે આરોગ્યસંભાળ ઉપકરણોની કનેક્ટિવિટી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ કનેક્ટિવિટી મૂળભૂત રીતે મદદ કરે છે જે મેં તમને એક બિંદુથી બીજા સ્થાને ડેટા મોકલવા માટે અગાઉ કહ્યું હતું અને હવે માત્ર વિવિધ દર્દીઓનો ડેટા અથવા જે કંઈપણ એક બિંદુથી બીજા સ્થાને મોકલવાનું શક્ય છે એટલું જ નહીં પણ દર્દીઓને આ સહયોગી પ્લેટફોર્મ પર વિવિધ માહિતી શેર કરવા માટે એકબીજા સાથે જોડાયેલા રહેવામાં મદદ કરવા માટે પણ શક્ય છે હેલ્થકેર ડેટાની ઉપલબ્ધતા પણ હેલ્થકેર સંશોધનને આગળ વધારવામાં મદદ કરે છે ઔદ્યોગિક ઇન્ટરનેટના આ વિવિધ ફાયદા છે ઔદ્યોગિક ઇન્ટરનેટ અપનાવવાથી હવે દર 15 વર્ષે ઇંધણની બચત શક્ય છે તેથી દર 15 વર્ષમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વાણિજ્યિક ઉડ્ડયન ઉદ્યોગો ઔદ્યોગિક ઇન્ટરનેટને અપનાવવાથી અમે 30 બિલિયન ડોલરથી વધુની બચત કરીશું પાવર પ્લાન્ટ્સના ગેસ અને પાવર સેગમેન્ટમાં પણ 65 બિલિયન ડોલરથી વધુની બચત થશે હેલ્થકેર સેન્ટરમાં સિસ્ટમની બિનકાર્યક્ષમતામાં 1 ટકાનો ઘટાડો થવાથી 63 બિલિયન ડૉલરની બચત થશે વર્લ્ડ રેલ નેટવર્ક દ્વારા નૂર પરિવહનથી પણ 27 બિલિયન ડૉલરની બચત થશે સંશોધન દરમિયાન મૂડી ખર્ચમાં એક ટકાનો ઘટાડો થશે અને તેલ અને ગેસ ઉદ્યોગોના વિકાસથી 90 અબજ ડોલરની બચત થશે અને ક્લાઉડ આધારિત સિસ્ટમનો ઉદભવ પણ અમે જે હાંસલ કરી શક્યા છીએ તેના પર સુધારો કરશે તેથી અત્યાર સુધી અને આ આંકડાઓ કે જે આપણે અત્યાર સુધી જોયા છે અત્યાર સુધી આપણે ક્લાઉડ આધારિત સિસ્ટમોની મદદથી આઇસોલેટેડ સિસ્ટમ્સને બદલીને હજુ વધુ સુધારી શકીશું તેથી ક્લાઉડ આધારિત સિસ્ટમોતમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઍક્સેસ મેળવવામાં મદદ કરશે જે કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૉફ્ટવેર હાર્ડવેર જ્યારે પણ અને જ્યાં પણ તે જરૂરી હોય ત્યાં વધુ સરળ રીતે પે પર યુઝ ખ્યાલ દ્વારા આ ઔદ્યોગિક ઇન્ટરનેટના ફાયદાઓનો સારાંશ છે વિવિધ ઔદ્યોગિક ડોમેન્સ એવિએશન પાવર હેલ્થ ઓઇલ અને રેલ અને ગેસમાં આમાંના કેટલાક ઉત્પ્રેરક છે જે ઔદ્યોગિક ઈન્ટરનેટને અપનાવવા સાધનસામગ્રીના એડવાન્સ્ડ એનાલિટિક્સ સેફ્ટી પ્લેટફોર્મ અને બિઝનેસ પ્રક્રિયાઓના સંદર્ભમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે નંબર 2 છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નંબર 3 છે સાયબર સિક્યુરિટી મેનેજમેન્ટ અને આમાંથી દરેક અમારી પાસે છે અગાઉના લેક્ચર્સમાં વધુ વિગતમાં પહેલેથી જ પસાર થઈ ચૂક્યું છે ટેલેન્ટ ડેવલપમેન્ટ અહીં આપણે વિવિધ નેક્સ્ટ જનરેશન એન્જિનિયરિંગ ટેકનિક ડેટા સાયન્ટિફિક ટેકનિક અને યુઝર ઈન્ટરફેસ ટેકનિકના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ જેથી ટેલેન્ટ મેન મેનપાવર ટેલેન્ટેડ મેનપાવર તેમની પ્રતિભામાં સુધારો થાય તેથી હવે તારણ કાઢીએ તો ઔદ્યોગિક ઈન્ટરનેટના સમગ્ર વિશ્વમાં ઘણા ફાયદા અને વચનો છે તે ઔદ્યોગિક ઈન્ટરનેટ છે જે હવે વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાય છે તે ખૂબ જ લોકપ્રિય છે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે પછી ભલે તે નાના પાયાનો ઉદ્યોગ હોય કે મધ્યમ ઉદ્યોગ હોય કે પછી મોટા પાયે ઔદ્યોગિક ઈન્ટરનેટ અને તેની વિવિધ એપ્લિકેશનો જુદી જુદી ઉપયોગીતા શોધી રહી છે અને ઉદ્યોગોમાં મશીનોની પ્રક્રિયાઓની કાર્યક્ષમતા વધારવા માટે વ્યક્તિએ આ ઉપયોગીતા દ્વારા કૂદકો મારવો પડશે પરંતુ ખર્ચમાં વધુ નવીનતા ઘટાડવી એ પણ મહત્વનું છે આગળ આ નવીન પગલાઓ દ્વારા અને વિવિધ પ્લેટફોર્મ્સ અને ઔદ્યોગિક ઈન્ટરનેટ પ્લેટફોર્મને અપનાવવાથી આ બધાને અપનાવવાથી હવે એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરવો અને ઘટાડો શક્ય છે ઔદ્યોગિક ઈન્ટરનેટ અપનાવવાથી કામગીરીની સમસ્યાઓમાં ઘટાડો થયો છે આ આમાંના કેટલાક સંદર્ભો છે અને આ સાથે આપણે ઔદ્યોગિક ઇન્ટરનેટ પરના આ વિશિષ્ટ વ્યાખ્યાનનો અંત કરીએ છીએ જેમ કે આપણે આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં જોયું છે ઔદ્યોગિક ઇન્ટરનેટ ઔદ્યોગિક IoT સાથે ઘણી સામ્યતા ધરાવે છે જે ફરીથી ઘણું બધું ધરાવે છે ઉદ્યોગમાં ઓટોમેશન મુદ્દાઓ સાથે સમાનતા છે પરંતુ આ બધા સમાન હોવા છતાં તેમની પોતાની અલગ ઓળખ છે મૂળ પણ અલગ છે અને તે રીતે આ પણ પોતપોતાની સ્થિતિ પર ખૂબ જ લોકપ્રિય બની ગયા છે